નમસ્કાર ટેલ મોડ્યુલ 3 ના એકમ 3 માં સ્વાગત છે આ એકમ આપણે જે જોયું તેના કરતા અલગ છે અન્યથા આ મોડ્યુલમાં સામેલ થશે આ એકમ મગજ કેવી રીતે શીખે છે તેના સાથે સંબંધીત છે જે 3 એકમોમાં હશે આ એકમો થોડા પ્રમાણમાં મગજની રચના અને મગજના કેટલાક પાસાઓની ઓળખ કેવી રીતે આપણા અધ્યાપન અને શિક્ષણને પ્રભાવિત કરે છે તે રજૂ કરે છે છેલ્લા એકમમાં આપણે સમજ્યા કે સૂચનાત્મક પરિસ્થિતિ અને સૂચનાત્મકના મૂલ્યો અને શરતો કેવી રીતે મોટા પ્રમાણમા સૂચન અને શિક્ષણ પર અસર કરે છે વ્યવહારિક રીતે દરેક કોલેજ ની પોતાની વિશિષ્ટ સૂચનાત્મક પરિસ્થિતિ હોય છે અને તે એ હદ સુધી હોઈ છે કે કોઇપણ શીક્ષક તે કોલેજ માં આવે તો તેને પોતાની સૂચનાઓને તે સંદર્ભની પરિસ્થિતિમાં સમાયોજિત કરવી પડશે આ એકમમાં આપણે થોડો સમય તે સમજવામાં ફાળવશું કે શા માટે શિક્ષકને જાણવું જોઈએ કે મગજ કેવી રીતે શીખે છે ' અને મગજની રચના સમજવી જોઈએ અંતે શિક્ષક દરરોજ શું કરે છે દરરોજ તે પોતાના વિદ્યાર્થીઓના મગજ બદલવાનો પ્રયત્ન કરે છે કારણ કે તેવી જ રીતે શીખી શકાય છે જેમ હું સતત મારા વિદ્યાર્થીઓનું મગજ બદલવાનો પ્રયત્ન કરું છું અધ્યાપન એ મગજ બદલવાની કળા છે અને આ જ રીતે કોઈ વ્યક્તિ શિક્ષણનું અર્થઘટન કરી શકે છે સ્પષ્ટરૂપે મગજના કાર્ય કરવા સાથે શિક્ષકનો ખૂબ જ નજીક નો સંબંધ છે કારણ કે મગજ જ છે જે શીખે છે તેટલું જ તેઓ તેઓનું મગજ બદલવાનું કાર્ય સફળતપૂર્વક કરી શકશે શિક્ષણનાં જીવવિજ્ઞાનનું જ્ઞાન આપણે શિક્ષણનું જીવવિજ્ઞાન કહી શકી કારણ કે દર વખતે જ્યારે તમે શીખી રહ્યા હો ત્યારે મગજમાં કંઇક જૈવિક પ્રક્રિયાઓ થઈ રહી હોય છે વ્યક્તિની વાતાવરણ મગજના વૃધ્ધિ અને વિકાસને કેટલું અસર કરે છે તે સમજ દરેક શિક્ષકને મદદરૂપ થઈ શકે છે જેટલા વધુ શીક્ષક આનાથી પરિચિત હશે તેટલું જ વધારે તેઓ પોતાનું કામ વધુ સારી રીતે કરી શકશે છેલ્લાં કેટલાંક દાયકાઓમાં તે વિશે ઘણું સમજી શક્યા છીએ કારણ કે હજારો સંશોધકો મગજના જુદા જુદા પાસાઓ પર કામ કરી રહ્યા છે ખરેખર આપણી મગજની જૈવિક સ્તરે સમજવાની શરૂઆત સંભવત 19મી સદીના મધ્યમાં થઈ છે જો કે આપણી પાસે હજારો વર્ષો પહેલાં કરેલી મગજની શસ્ત્રક્રિયાના પુરાવા પણ છે પરંતુ આપણે તેની વિગતો વિશે જાણતા નથી જો થોડી પણ માહિતી હોઈ તો પણ તે આપણને સહેલાઈથી મેળવી શકાય તેમ નથી મગજના સંશોધનોમાંથી કેટલાક તારણો ઇનપુટ્સ ના આધારે માનવ મગજ સતત પોતાની જાત ને ફરીથી ગોઠવે છે આ પ્રક્રિયાને ન્યુરોપલાસ્ટસિટી કહેવામાં આવે છે તે સમગ્ર જીવન દરમિયાન ચાલુ રહે છે મગજના પણ કોમ્પ્યુટર મોડેલ્સ હોય છે તેનો અર્થ એ છે કે લોકો મગજને કોમ્પ્યુટર તરીકે ઓળખે છે આપણને જે કંઈ પણ સવેંદનાત્મક ઇનપુટ મળે છે કોમ્પ્યુટર તેની પર પ્રક્રિયા કરે છે અને આઉટપુટ આપે છે જે અમુક પ્રક્રિયામાં અનુવાદિત થાય છે પરંતુ અહીં કોમ્પ્યુટર પોતેજ સતત ઇનપુટ્સના આધારે પુનૅરચના કરે છે નવા ઇનપુટ્સ આપણી પાસે આવે છે નવા અનુભવ આપણી સાથે થાય છે મગજ સતત પોતાની રીતે પુનઃ સંગઠીત કરે છે તેની વધારે જટિલતા હોવા છતાં મગજ મલ્ટીટાસ્ક કરી શકતું નથી તે એકજ સમયે જ્ઞાન પ્રક્રિયાત્મક પ્રવૃત્તિઓ કરી શકતું નથી જો કે કોઈ એક જ્ઞાન પ્રક્રિયાત્મક કાર્ય બદલીને બીજું પ્રક્રિયાત્મક કાર્ય કરી શકે છે જે ઘણા યુવાનોને લાગતું હોઈ છે કે તેઓ આ કરી શકે છે મગજ એક સમયે બે કાર્ય કરવા માટે યોજાયેલું નથી શું થઈ રહ્યું છે કે આપણે સતત બે પ્રવૃત્તિઓ વચ્ચે ફેરબદલી કરી રહ્યા છીએ અને તે આપણે કરી રહ્યા કામ ને બંધ કરી તે બીજા કાર્યને સંબોધિત કરે છે અને તે કાર્ય ને બંધ કરી ફરી પાછા અગાઉના કાર્ય ને સંબોધિત કરે છે જે અંતે ખૂબ જ બિનકાર્યક્ષમ બને છે તેથી કોઈ પણ અનેક જ્ઞાન પ્રક્રિયાત્મક પ્રવૃત્તિઓ એક જ સમયે કરવી ન જોઈએ લાગણીઓ શીખવાની ક્રિયા સ્મરણ શક્તિ અને યાદ કરવાની ક્રિયાને અસર કરે છે કોઈ પણ લાગણીએ શીખવાને સ્મરણ શક્તિને અને યાદ કરવાની ક્રિયાને અસર કરશે તેથી તે હદ સુધી આપણે ઉચ્ચ તકનિકી વિષયને પણ ધ્યાનમાં લઈ શકતા નથી કે કોઈનું ભાવનાત્મક પાસુ ના હોવું જોઇએ બધું તટસ્થ હોવું જોઇએ અને આ કંઈ મગજ સાથે થતું નથી શિક્ષક અને વિદ્યાર્થીઓ ને લાગણીઓ ઓળખવી જરૂરી છે જે ખૂબ પ્રબળ ભૂમિકા ભજવે છે હલનચલન અને કસરત જો વ્યકિત દરરોજ કસરત કરે તો તે મનોભાવ સુધરે છે મગજના સમૂહને વધારે છે અને જ્ઞાન પ્રક્રિયાતમક્તાને વધારે છે જો તમે સતત વ્યાયામ કરો છો તમે નિયમિત કસરત કરી રહ્યા છો તો તે તમારા મનોભાવમાં અને જ્ઞાન પ્રક્રીયાત્મક પ્રક્રીયામાં વૃદ્ધિ કરે છે અધ્યાપન અને શીખવાની ક્રિયા દિવસ ના અમુક સમયે મુશ્કિલ બની જાય છે તેથી દિવસનું સકેરડીયન સાઈકલ હોઈ છે જેમાં તમે બીજા સમયની સરખામણીમાં આ ચોક્ક્સ સમયગાળામાં વધુ સારી રીતે કરી શકો છો ઊંઘનો અભાવ અને તણાવ અધ્યાપનને અને સ્મરણ શક્તિને અસર કરી શકે છે જો ઊંઘનો અભાવ હોય તો સ્પષ્ટરૂપે તમે સારી રીતે શીખી શકશો નહિ બુદ્ધિ અને સર્જનાત્મક એ બે અલગ અલગ ક્ષમતાઓ છે જેને ઓળખવી જોઈએ અત્યંત બુદ્ધિશાળી વ્યકિતને સર્જનાત્મક બનવાની જરૂર નથી અત્યંત સર્જનાત્મક વ્યક્તિએ અત્યંત બુદ્ધિશાળી હોવું જરૂરી નથી પરંતુ બંનેને માહોલ અને તાલીમ દ્વારા સુધારી શકાય છે એનો અર્થએ કે તેઓ વિશિષ્ટ નથી તેઓ બે અલગ અલગ ક્ષમતાઓ છે વ્યક્તિ પોતાની જાતે બંને બુદ્ધિની દિશા તેમજ સર્જનાત્મક દિશા માટે તૈયાર કરી શકે છે સામાજીક અને સાંસ્કૃતિક વાતાવરણ અધ્યાપન અને શીખવાની ક્રિયાને અસર કરી શકે છે અને સ્પષ્ટરૂપે મગજનર તેની સાથે વધારે લેવાદેવા છે વધુ મહત્વની વાત એ છે કે કળા મગજના વિકાસમાં મદદ કરી શકે છે આપણે આ પરીમણોનું અન્વેષણ કરશું નહિ મગજ અથવા તેના કાર્યો અથવા તેની રચનાઓની સમજણ શિક્ષકને મદદરૂપ થાય છે તે તમને ખાતરી કરાવવા માટે આ થોડી ચર્ચા કરી આ વિષયને એડયુકેશનલ ન્યુરોસાયન્સ કહેવામાં આવે છે જેને "મન મગજ અને શિક્ષણ" તરીકે ઓળખવામા આવે છે અથવા ક્રમ બદલીએ તો "મગજ મન અને શિક્ષણ" થશે આ તપાસના ક્ષેત્રે માણસનું મગજ અભ્યાસક્રમ સૂચનાત્મક અને મૂલ્યાંકનના નિર્ણયો જે શીક્ષક દ્વારા દરરોજ લેવામાં આવે છે તેના વિશે આપણે કેવી રીતે શીખી છીએ તે આપણે જોઈ શકીએ છીએ આપણે આગળના એકમમાં જોઈશું કે મગજ વિશેની થોડીક સમજણ શિક્ષકને સારી રીતે વધુ સારા અભ્યાસક્રમની યોજનામાં મદદરૂપ થઈ શકે છે આપણે આમાંની કેટલીક વિશેષતાઓ વિશે જોઈશું પરંતુ આ શૈક્ષણિક ન્યુરોસાયન્સનું જ્ઞાન નિસંશય પણે અધ્યાપન અને શીખવાની પ્રક્રિયાને દોષરહિત તરફ દોરી જતું નથી કારણ કે આપણે મગજ માં વસ્તુઓ કેવી રીતે થાય છે તે સંપર્ણપણે સમજવાથી દૂર છીએ આપણે અધ્યાપન અને શીખવાની પ્રક્રિયાને દોષરહિત બનાવશું અંશતઃ નજીકના ભવષ્યમાં નહીં પરંતુ આપણી પાસે જે જ્ઞાન છે તેને વધુ સારું બનાવી શકીશું મગજ વિશે કેટલીક મૂળભૂત હકીકતો માનવ મગજ એક ભીનું નાજુક પીંડ છે જેનું વજન લગભગ 1 5 કીલો અથવા તેનાથી થોડું ઓછું છે તે શરીરનાં વજનના ફક્ત 2 ભાગનું જ કરે છે પરંતુ તે આપણી 20 ઊર્જાનો ઉપયોગ કરે છે તેથી જેમ તમે જોઈ શકો છો કે કાર્ય કરવા માટે થી 2 જેટલા શરીરના વજનને કેટલી વધુ ઊર્જાની જરૂર પડે છે મગજને ઘણી રીતે વર્ણવી શકાય છે એક વર્ગીકરણ વિકાસના ત્રણ તબક્કા અનુસાર છે આપણી પાસે સરીસૃપ મગજ છે હવે જેને આપણે બ્રેઇન સ્ટેમ કહીએ છીએ પેલેઓ મમ્લિયન મગજ જે લિમ્બિક એરિયા છે અને મમ્લિયન પ્રાણી જે ફ્રન્ટલ લોબ્સ છે આપણે તેમને વિપરીત ક્રમમાં જોઈશું બૃહદમસ્તિષ્ક જેમ તમે જેને ગુલાબી રંગમાં જોઈ શકો છો તે બૃહદમસ્તિષ્ક છે અને બાજુ માંથી જોતા તે આવી રીતે દેખાશે સલ્કસ અને મગજના મધ્યમાં એક ખાંચ છે જે બે અલગ અલગ ગોળાર્ધ જેવા બનાવે છે ખરેખર ટોચનું દૃશ્ય આપણને બે સરખા દેખાતા ગોળાર્ધ જેવા લાગે છે આ બૃહદ મસ્તિષ્ક માં કપાલી ખંડ છે અગ્ર કપાલી ખંડ પશ્ર્વૅ કપાલી ખંડ મઘ્ય કપાલી ખંડ અને પશ્ચ કપાલી ખંડ અન્ય ભાગો જેમ કે અનુ મસ્તિષ્ક અથવા નાનું મગજ તેને કહેવાય છે પ્રેરક બાહ્યક દેહસવેદી બાહ્યક લીંબિક ક્ષેત્ર અથવા મઘ્ય મગજ અને નીચેના ભાગે મસ્તિષ્ક સ્તંભ છે બૃહદ મસ્તિષ્ક લગભગ 80 વજન દ્વારા મગજનું પ્રતિનિધિત્વ કરે છે અને એક નજીવી તડ આગળથી પાછળ ચાલે છે અને તે બૃહદ મસ્તિષ્કને બે સેરેબ્રલ ગોળાર્ધમાં વહેંચે છે જે તેઓના કાર્ય એકસરખા હોતા નથી પરંતુ ઘણી પ્રવૃત્તિઓ સરખી છે બે ગોળાર્ધ એકબીજા સાથે સંપર્ક કરે છે અને કૉર્પસ કોલોસમ નામના પુલનો ઉપયોગ કરીને પ્રવૃત્તિઓનું સંકલન કરે છે તેમાં 200 મિલિયન થી વધુ ચેતા તંતુઓનો સમાવેશ થાય છે જેથી બે ગોળાર્ધ એકસાથે કાર્ય કરી શકે ગોળાર્ધને બાહ્યક દ્વારા આવરી લેવામાં આવે છે અંગ્રેજી અનુવાદ ઝાડ ની છાલ જે છાલ જેવું હોય છે બાહ્યક બીજું કશું જ નથી પરંતુ તેના ઉપરનું સ્તર છે તે આશરે દસમા ભાગનું ઈંચ જેટલું જાડું હોય છે કોર્ટેક્સએ છ સ્તરમાં ગોઠવાયેલા બાહ્યક કોષોમાં સમૃધ છે અને તેને ઘણીવાર મગજના ભૂખરા દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે રસપ્રદ વાત એ છે કે શરીરની ડાબી બાજુની ચેતા જમણા ગોળાર્ધ તરફ વળે છે અને શરીરની જમણી બાજુથી તે ડાબા ગોળાર્ધ તરફ જાય છે તે હજુ સુધી સંપૂર્ણપણે જાણવા મળ્યું નથી કે તે શા માટે આ રીતે વિકસીત થયું છે અને તેનો હેતુ શું છે બૃહદ મસ્તિષ્ક ભાષા વિચારવા જાણવા ઉત્પન્ન કરવા અને સમજવા માટે જવાબદાર છે બધી જ વિચાર પ્રક્રિયાઓ બૃહદ મસ્તિષ્કમાં થાય છે સેરેબ્રલ બાહ્યક તેના ઉપરના ચાર સ્તરમાં ચાર કપાલી ખંડ હોય છે - અગ્ર કપાલી ખંડ પશ્ર્વૅ કપાલી ખંડ પશ્ચ કપાલી ખંડ મઘ્ય કપાલી ખંડ અગ્ર કપાલી ખંડ કપાળના પાછળના ભાગને પૂર્વ અગ્ર બાહ્યક કહેવાય છે તે એક્ઝિક્યુટિવ કંટ્રોલ સેન્ટર તરીકે પણ ઓળખાય છે અને તે આયોજન અને વિચારસરણી સાથે વ્યવહાર કરે છે આ એક મહત્વનું તફાવતનું પાસુ છે જે મનુષ્યને અન્ય સસ્તન પ્રાણીઓની સરખામણીમાં અલગ પડે છે તે ઉચ્ચ ક્રમની વિચારસરણીનું નિયંત્રણ કરે છે સમસ્યાના નિરાકરણ માટે માર્ગદર્શન કરે છે અને ભાવનાત્મક અતિરેકને નિયંત્રિત કરે છે ભાવનાત્મક તંત્ર શક્તિશાળી હોઈ શકે છે અને તેને નિયંત્રીત કરવું જરૂરી છે તે સ્વ ઈચ્છા ક્ષેત્ર પણ ધરાવે છે જેને આપણું વ્યક્તિતવ કહી શકાય તે ક્ષેત્ર પર ઘ્યાન પણ કેન્દ્રીત થાય છે કારણ કે મોટાભાગની કાર્યકારી સ્મરણ શક્તિ સ્થિત છે આપણે કાર્યકારી સ્મરણ શક્તિને આગળના એકમમાં જોઈશું કારણ કે સ્મરણ શક્તિએ કાર્યકારી સ્મરણ શક્તિ અને લાંબા ગાળાની સ્મરણ શક્તિ ધરાવે છે રસપ્રદ વાત એ છે કે જો તમે અગ્ર કપાલી ખંડ અને મઘ્ય મગજ અથવા ભાવનાત્મક ભાગને પણ જુઓ લિંબિક ખંડ અથવા જ્યાં લાગણીઓ સ્થિત છે તેના વિકાસ વચ્ચે નું અંતર 10 થી 12 વર્ષ નું છે જો તમે આ આલેખ જુઓ તો ખ્યાલ આવે કે - લિમ્બિક ખંડ જ્યાં લાગણીઓ હોય છે - તે 12 વર્ષ ની વયે પરિપક્વ થાય છે જે શક્તિશાળી હોય છે તે દર્શાવેલ છે પરંતુ પછી અગ્ર કપાલી ખંડ વિકસીત થવામાં વધુ સમય લે છે છેક 24 વર્ષ ની ઉમર સુધીનો સમય લે છે બને વચ્ચેનું અંતર - ખાસ કરીને 12 વર્ષ ની વયે જે ખૂબ લાંબો ગાળો છે જ્યાં લાગણી વિચારશક્તિ પર પ્રભુત્વ ધરાવે છે કિશોાવસ્થાના સમયગાળામાં જ્યાં લાગણી વિચારશક્તિ પર પ્રભુત્વ મેળવી શકે છે અન્ય ત્રણ કપાલી ખંડ પશ્ર્વૅ કપાલી ખંડ પશ્ચ કપાલી ખંડ મધ્ય કપાલી ખંડ કાનની પાછળ પશ્ર્વૅ કપાલી ખંડ સ્થિત છે અને અવાજ સંગીત ચેહરા અને વસ્તુઓ ને ઓળખવા અને લાંબા ગાળાની યાદશક્તિના કેટલાક ભાગો સાથે વ્યવહાર કરે છે ડાબી પશ્ર્વૅ કપાલી ખંડ વાણી પર કેન્દ્રિત હોય છે પશ્ચ કપાલી ખંડ એ બૃહદ મસ્તિષ્ક ની પાછળ સ્થિત છે અને તેનો મોટા ભાગે ઉપયોગ દૃષ્ટિવિષ્યક પ્રવૃત્તિ માટે થાય છે જ્યાં બધીજ દૃષ્તિવિષ્યક પ્રવૃત્તિઓ થાય છે મધ્ય કપાલી ખંડ ટોચ પર સ્થિત છે જે મુખ્યત્વે સ્થળલક્ષી અભિગમ ગણતરી અને અમુક પ્રકારની ઓળખાણ સાથે વ્યવહાર કરે છે આ કપાલી ખંડો સિવાય પ્રેરક બાહ્યક અને દેહસવેદી બાહ્યક છે આ તે છે જ્યાં મધ્ય કપાલી ખંડ અને અગ્ર કપાલી ખંડ છે અને બે પટી તરીકે હાજર છે એક ને પ્રેરક બાહ્યક અને બીજા ને દેહસવેદી બાહ્યક કહેવાય છે કાન થી કાન સુધી અગ્ર કપાલી પાસે પટ્ટી છે તે પ્રેરક બાહ્યક છે આ પટ્ટી શરીરના હલનચનને નિયંત્રિત કરે છે અને અનુ મસ્તિષ્ક સાથે કામ કરે છે જે નાનું મગજ છે જે મોટર સ્કીલ્સ શીખવાને સંકલન કરે છે કોઈપણ કુશળતા તમે વિકસાવો છો તેના માટે થી અનુ મસ્તિષ્ક અને પ્રેરક બાહ્યકને સાથે કાર્ય કરવું જ પડશે અને તે જ રીતે નિપુણતા મેળવી શકાય છે દેહસવેદી બાહ્યક એ પ્રેરક બાહ્યક ની પાછળ અને મઘ્ય કપાલી ખંડની નજીક સ્થિત છે અને શરીરના જુદા જુદા ભાગો માંથી આવતા સ્પર્શના સંકેતોની પ્રક્રિયા કરે છે Controller નિયંત્રક અનુ મસ્તિષ્ક શું કરે છે અનુ મસ્તિષ્ક નું અનુવાદ નાનું મગજ થાય છે અનુ મસ્તિષ્ક એ બે ગોળાર્ધ નું માળખું છે જે બૃહદ મસ્તિષ્ક ના પાછળ ના ભાગની નીચે સ્થિત છે બરોબર મસ્તિષ્ક સ્તંભની પાછળ તે હલનચલન નું સંકલન કરે છે અને કાર્ય અને કૉમ્પ્લેક્સ મોટર કાર્યોના માટે મહત્ત્વનું છે તે સ્વચલિત હિલચાલની સ્મરણ શક્તિને પણ સંગ્રહિત કરી શકે છે તમે સાયકલ શીખ્યા પછી અથવા તમે કાર ચાલવાનું શીખ્યા પછી મોટાભાગની હલનચલન સ્વચલીત થઈ જાય છે એ અનુ મસ્તિષ્ક જ છે જે મોટા ભાગની સ્વચાલિત ગતિવિધિઓ ની સ્મરણ શક્તિને સંગ્રહીત કરવા માટે જવાબદાર છે બાહ્યકના કોઈ પણ ભાગમાં આવ્યા વિના પણ અનુ મસ્તિષ્ક માં સંગ્રહિત થાય છે આવા સ્વચાલિત કાર્યો સુધરી શકે છે તે માનસિક રીતે મોટર કાર્યોના પૂર્વભ્યાસમાં સંકળાયેલ હોવાનું પણ માનવામાં આવે છે એટલે કે જ્યારે તમે જુઓ અથવા તમે માનસીક રીતે મોટર પ્રવૃત્તિઓનું પૂર્વભ્યાસ કરી રહ્યા હોવ મોટર હલનચલન શીખવાની દૃષ્ટિએ આ ખૂબ મૂલ્યવાન છે તેવું પણ માણવામાં આવે છે કે તે જ્ઞાન પ્રક્રિયાત્મક પ્રક્રિયામાં આપણા વિચારો ને સરખા મેળવવા લાગણીઓ ઈન્દ્રિયો અને યાદો માં સહાયક માળખા તરીકે કામ કરે છે તે સારા પ્રમાણમાં જ્ઞાન પ્રક્રિયાત્મક પ્રવૃતીની ગુંજાશ વધારે છે જેમ તમે જોઈ શકો છો કે વ્યવહારિક રીતે મગજનો દરેક ભાગ કોઇક રીતે મઘ્ય કપાલી ખંડની પ્રવૃત્તિમાં સામેલ છે મઘ્ય મગજ અથવા લિંબીક તંત્ર તેમાં મુખ્યત્વે થેલેમસ હોય છે આકૃતિમાં બતાવેલ આછા વાદળી - લીલો ભાગ થેલેમસ છે કૉર્પસ કોલોસમએ ભૂખરું અથવા વાદળી - ભૂખરો સુચવેલ છે એ ક્ષેત્ર ચેતાઓનો સમુદાય છે જે બે ગોળાર્ધ થી જોડાયેલ છે જ્યારે આપણે લીંબીક તંત્ર ને જોઈએ છીએ ત્યારે આપણે થેલેમસ હાયપોથેલેમસ એમીગડલા અને હિપ્પોકેમ્પસ જ જોઈએ છીએ જે તેના ચાર મુખ્ય ભાગો છે અલબત્ત બીજા ઘણા ભાગો છે જેના અલગ નામો છે તેઓની ભૂમિકાઓ અલગ હોય છે આપણે તે વિશે વધુ સમજવાના નથી લીંમ્બીક તંત્ર એ મસ્તિષ્ક સ્તંભ અને બૃહદ મસ્તિષ્ક વચ્ચે સ્થિત છે આ લીંમ્બીક તંત્રની રચનાઓ દરેક ગોળાર્ધ માં બીજી નકલ હોય છે તે લાગણીઓ ઉત્તપન્ન કરે છે અને ભાવનાત્મક યાદોની પ્રક્રિયા કરે છે અને લાગણી અને વિચારશક્તિ વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાનું સંચાલન કરે છે શરીરનાં બધાજ ભાગો માંથી આવતા સંકેતોને આ લીંમ્બીક તંત્ર માંથી પસાર થવું જ પડે છે તેના કારણે લાગણીઓ જ્ઞાન પ્રક્રિયાત્મક પ્રક્રિયાને પણ ખૂબ પ્રભાવિત કરે છે લીંમ્બીક તંત્રના ચાર મુખ્ય ભાગો થેલેમસ હાયપોથેલેમસ હિપ્પોકેમ્પસ અને એમિગડલા છે થેલેમસ અને હાયપો થેલેમસ સુગંધ સિવાયની બધી જ સંવેદનાત્મક માહિતી થેલેમસમાં જાઈ છે પછી ત્યાં થી તે મગજના અન્ય ભાગોમાં વધારાની પ્રક્રીયા માટે જાઈ છે બૃહદ મસ્તિષ્ક અને અનુ મસ્તિષ્ક પણ જ્ઞાન પ્રક્રીયાત્મક સહિત સ્મરણ શક્તિની પ્રવૃત્તિઓના સંકેતો થેલેમસ ને મોકલે છે હયપો થેલેમસ શરીરની સામાન્ય સ્થિતિ જાળવવા માટે આંતરીક તંત્ર પર નજર રાખે છે એનો અર્થ એ છે કે એવા ઘણા કાર્યો છે જે સભાનપણે નિયંત્રીત નથી જેમ કે શરીરનું તાપમાન જાળવવું હદયના ધબકારાની કામગીરી અને તે બધા હાયપોથેલેમસ દ્વારા નિરિક્ષણ અને નિયંત્રણ થાય છે સમસ્થીતી - નિર્દેશ કરાયેલા મૂલ્યોને જાળવી રાખે છે તે કેવી રીતે નિયંત્રીત કરે છે તે અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રવો મુકત કરી ને નિયંત્રીત કરે છે તે મુકત થતાં અંતઃ સ્ત્રાવ ની માત્રા દ્વારા તે શરીરના તાપમાન ખોરાકનું સેવન અને પ્રવાહીના સેવન સહિત શરીર ના કાર્યો ને મઘ્યસ્થ કરે છે તેમા ચેતા તંત્ર પણ સામેલ છે તેનું મુખ્ય નિયંત્રણ રસાયણો દ્રારા અંતઃ સ્ત્રવો મુકત કરીને છે હિપ્પોકેમ્પસ હિપ્પોકેમ્પસ નો શાબ્દિક અનુવાદ દરિયાઇ ઘોડો છે કારણ કે તે એક ને દેખાય છે લીંમ્બીક તંત્ર ના પાયા પર સ્થિત છે તે માહિતી ને કાર્યકારી સ્મરણ શક્તિ થી લાંબા ગાળાના સંગ્રહ ક્ષેત્રમાં ફેરવે છે જેમાં દિવસોથી મહિનાઓ લાગી શકે છે ગમે તે કાર્યકારી સ્મરણ શક્તિ જે આપણી પાસે હોઈ છે તે ટેમ્પોરરી સ્ટોરેજ આપો આપ લાંબા ગાળાના સ્ટોરેજ પ્રદેશ માં જતું નથી ત્યાં જ આપણું શિક્ષણ ચિત્ર માં આવે છે અથવા વિદ્યાર્થીઓના અભ્યાસને કાર્યકારી સ્મરણ શક્તિ માંથી લાંબા ગાળાના સંગ્રહ ક્ષેત્રમાં માહીતી સ્થાનાંતરિત કરવા માટે ચિત્રમાં આવે છે તે સતત કાર્યકારી સ્મરણ શક્તિની માહીતીને તપાસે છે અને સંગ્રહિત અનુભવો સાથે સરખાવે છે તે ચેતાકોષ ઉત્પન્ન ની ક્ષમતા ધરાવે છે જેની નોંધપાત્ર અસર શીખવા અને સ્મરણ શક્તિ પર થાય છે આ ચેતાકોષની ઉત્પત્તી ને આહાર અને કસરત દ્વારા મજબૂત કરી શકાય છે અને લાંબા સમયથી ઊંઘ ન આવવાથી નબળું પડે છે હિપ્પોકેમ્પસ જેમ તમે જોઈ શકો છો અધ્યાપન અને શીખવાની દૃષ્ટિએ પણ મહત્વની ભૂમિકા ભજવે છે એમિગડાલા શાબ્દિક અનુવાદ બદામ છે કારણ કે તે બદામ જેવું દેખાય છે એમિગડાલા હિપ્પોકેમ્પસ ના છેડે જોડાયેલ છે તે લાગણીઓમાં ખાસ કરીને ભયમાં મહત્વની ભૂમિકા ભજવે છે તે પર્યાવરણ સાથે વ્યક્તિની ક્રીયા - પ્રતિક્રિયાઓનું નિયમન કરે છે અને તે અસ્તિત્વને અસર કરે છે જેવા કે હુમલો કરવા ભાગી જવું સહ કર્મચારી અથવા જમવું તેની ભૂમિકા પ્રબળ બની જાય છે કારણ કે જે સંકેતો મગજના ઇકોલોજીકલ ભાગ વિવિધ કપાલી ખંડ દ્વારા પ્રક્રીયા કરવામાં આવે છે તે બહુ ઝડપી છે તેની તુલનામાં તે બાહ્ય સંકેતો અને પર્યાવરણીય સંકેતોની પ્રક્રીયામાં સમય લે છે ઉત્ક્રાંતિ દ્વારા આ સંભવત મનુષ્યોને બચાવવા માટે રચાયેલ અથવા વિકસીત કરવામાં આવ્યું છે એ અર્થમાં જો પર્યાવરણમાં ખતરો હોય તો તમારે હુમલો કરવો જોઈએ કા તો ભાગી જવું જોઈએ તેથી પ્રક્રિયાઓ મજબૂત હોઈ છે એવું માનવામાં આવે છે કે કોઈ ભાવનાત્મક લાગણી હોઈ તો એમિગડલા તેને એન્કોડ કરે છે જ્યારે તે લાંબા ગાળાની સ્મરણ શક્તિમાં જાઈ છે ત્યારે આ લાગણી સાથે યાદ જોડાઈ જાય છે જો લાંબા ગાળાની સ્મરણ શક્તિમાં કંઈ પણ ભાવનાત્મક સંદેશ જોડવામાં આવે તો તેને સેહલાઈથી યાદ કરી શકાય છે જો તે જોડાયેલા ન હોય તો પણ આપણે તેને યાદ કરી શકી છીએ પરંતુ તે એટલું અસરકાર ન પણ હોય શકે તે શક્ય છે કે યાદનો ભાવનાત્મક ઘટક એમિગડલામાં સંગ્રહિત થાય છે જ્યારે જ્ઞાન પ્રક્રિયાત્મક ઘટકો અન્યત્ર સંગ્રહિત થાય છે આ એક વસ્તુ આપણે આગળ ના એકમમાં જોશું તે જ સંદેશ અથવા તે જ ચિત્ર અથવા તમે અનુભવેલી ઘટના સંપૂર્ણ મગજના એક જ જગ્યાએ સંગ્રહિત થતી નથી તેના વિવિધ નાના ટુકડાઓ મગજના અલગ અલગ ભાગોમાં સંગ્રહિત થાય છે કોઇક રીતે તેઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે અને જો કોઈ સંકેત મળે તો સમગ્ર ઘટના માનસીક રીતે ફરીથી બને છે પરંતુ ઘટનાના વિવિધ ભાગો મગજના અલગ અલગ ભાગોમાં સંગ્રહિત હોય છે લાંબા ગાળાની યાદ માટે મુખ્યત્વે મગજની બે રચનાઓ જવાબદાર છે જે મગજના ભાવનાત્મક ક્ષેત્રમાં સ્થીત છે એમિગડાલા અને હિપ્પોકેમ્પસ લાંબા ગાળાની યાદશક્તિ માટે પણ જવાબદાર છે મસ્તિષ્ક સ્તંભ આપણે તેને સંપર્ણ માહિતી વિશે જોવાના નથી મુખ્ય ભાગ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે તે શું કરે છે મસ્તિષ્ક મગજને સરિસૃપ મગજ પણ કહેવામાં આવે છે તે મગજનો સૌથી વધુ જૂનો અને ઊંડો ભાગ છે 12 શારીરિક ચેતાઓ જે મગજમાં જાઈ છે તેમાંથી 11 મસ્તિષ્ક સ્તંભમાં જ પૂરી થાય છે મહત્વપૂર્ણ શારીરિક કાર્યો જેવા કે હદય ના ધબકારા શ્વસન શરીરનું તાપમાન અને પાચનતંત્રની દેખરેખ અને નિયંત્રણ મસ્તિસ્ક સ્તંભમાં જ થાય છે તે રેકટીક્યુલર એકટીવેટિંગ સિસ્ટમ પણ ધરાવે છે જે મગજની સતકૅતા માટે જવાબદાર છે કારણ કે જો પર્યાવરણમાં કોઈ ખતરો હોય તો પ્રતિક્રિયાઓ ખૂબ ઝડપી થવી જરૂરી છે પોન્સ માં ન્યુરલ માર્ગો અને પ્રદેશનો સમાવેશ થાય છે જે બાહ્યક થી નીચે સુધી અનુ મસ્તિષ્ક અને મઘ્યક અને ક્ષેત્રો જે સંવેદનાત્મક સંકેતોને થેલેમસ માં લઇ જાઈ છે તેના સંકેતો નું સંચાલન કરે છે તેથી તે એક પ્રકારનું સંગમસ્થાન છે જ્યાંથી ચેતાઓ બૃહદ મસ્તિષ્ક થી મધ્યક અને અનુ મસ્તિષ્કમાં આવે છે અને તેનું ઊલટું પણ થાય છે આપણે મગજના સૌથી જટીલ ભાગ પર આવીએ છીએ જ્યાં તમામ કામ થાય છે - મગજ કોષો માનવ મગજ માં બે પ્રકારના એક એક ટ્રિલિયન કોષો છે વિચારી જોવો જોઈ એક ટ્રિલિયન કોષો તેઓને ચેતા કોષો અને ગ્લીયલ કોષો કેહવામા આવે છે કેહવામા આવે છે ચેતા કોષો ને ન્યૂરોન્સ કેહવમાં આવે છે અને 100 અબજ ચેતાકોષો છે જે મગજનો મૂળ ભાગ છે 900 અબજ ચેતાકોષો છે ચેતાકોષોને એક સાથે પકડી રાખી અને ફિલ્ટર તરીકે કામ કરે છે અને ન્યૂરોન્સ જરૂરી પોષણ પણ પૂરું પાડે છે ચેતાકોષો મગજના કાર્યકારી કેન્દ્ર છે ચેતાકોષો જુદા જુદા કદના હોય છે કારણ કે કેટલાક ચેતાકોષો કરોડરજ્જુની નીચે થી પગ સુધી બધી બાજુ ફરી શકે છે તેઓ ખૂબ લાંબા હોય શકે છે અને કેટલાક ટૂંકા હોય શકે છે અને આકાર અને કદ અને કાર્યો અને બીજા ઘણા ની દૃષ્ટિએ ચેતાકોષો ની સંપુર્ણ શ્રેણી છે પરંતુ ચેતાકોષો નું શરીર કદમાં નાનું છે તેના કુલ કદની તુલનામાં અન્ય રસપ્રદ પાસું એ છે કે ચેતા કોષોના મૂળમાંથી ઘણી શાખાઓ ઉભરી રહી છે જેને શિખાતંતું કેહવાય છે જે ન્યૂરોન દીઠ 10000 થી વધુ હોઈ શકે છે દરેક ચેતાકોષોને ચેતાક્ષ હોય છે અને મજ્જા આવરણ નામના સ્તરથી આવરી લેવામાં આવે છે ચેતાકોષની આકૃતિ ચેતાકોષનું કદ ગમે તેટલું હોય આકૃતિ માં બતાવ્યા પ્રમાણે શરીર નાનું હોય છે શિખતાંતું 10000 સુધી હોઇ શકે છે ચેતાક્ષ પાસે આવરણ છે પીળો ભાગ - મજજા આવરણ ભાગોમાં આવે છે જે એક વધુ ઈન્સ્યુલેટર જેવું હોય છે માહિતીનું પ્રસારણ વિદ્યુત સંકેતો દ્વારા થાય છે જ્યારે ચેતાક્ષની સાથે વિદ્યુત સંકેત મોકલવામાં આવે છે તે એક પ્રકારે એક સંગમસ્થાન એ થી બીજા સંગમસ્થાન પર કૂદકો લગાવે છે જો મજજાં આવરણ અનિવાર્યપણે આ આવેગના પ્રવાહને ઝડપી બનાવે છે ચાલો આપણે ચેતાકોષો ની થોડી વધારે વિશેષતાઓ જોઈએ ચેતાકોષોના શિખાતંતુ વિદ્યુત આવેગ બીજા ચેતાકોષો માંથી પ્રાપ્ત કરે છે અને તેમને ચેતાક્ષ સાથે પ્રસારિત કરે છે મજ્જા આવરણ ચેતાક્ષ ને અન્ય કોષોમાંથી ઈન્સ્યુલેટ કરે છે અને આવેગ પ્રસારણની ગતિ વધારે છે એક ચેતાકોષ પ્રતિ સેકન્ડએ 250 થી 2500 ની વચ્ચે આવેગ પ્રસારિત કરી શકે છે ચેતાકોષોનો એક બીજા સાથે સીધો સંપર્ક હોતો નથી તેઓ લગભગ થોડા નેનો મીટરથી અલગ પડે છે વિદ્યુત આવેગ શિખાતંતું થી ચેતાક્ષ માં સીધા નહી ચેતાપ્રેષકો દ્વારા સ્થાનાંતરિત થાય છે અને મોટી સંખ્યામાં ચેતાપ્રેષકો ઉપલબ્ધ હોય છે શીખવાની પ્રક્રિયા ચેતોયાગમ બદલવાથી એક ચેતાકોષની અસર પણ બદલાય છે શીખવાની પ્રક્રીયા માં વધુ શીખાતંતુ વધવા અને ચેતોયાગામ ની વર્તુળક બદલવાનો સમાવેશ થાય છે તેવી જ રીતે શિક્ષણ થાય છે ચેતોયાગમ અને ચેતો યાગમિય સંગમસ્થાન જો તમે બતાવેલ આકૃતિમાં જોશો આ ચેતાકોષ છે અને આ આખો શિખાતંતુઓનો સમૂહ છે બીજા ચેતાકોષોના શિખાતંતુ ચેતાકોષ ટર્મિનલ સાથે જોડાઈ છે અને ચેતોયાગમ બને છે આ રીતે ચેતોયાગમ દેખાય છે - એક છે શિખાતંતુ માંથી બીજો ચેતાકોષ ટર્મિનલ માંથી છે તમે જેમ જોઈ શકો છો કે ચેતાપ્રેષકો મુક્ત થાય છે ચાલો આપણે આ જટીલ પ્રક્રિયા વિશે ચિંતા ન કરીએ તેઓ ફરી પ્રક્રીયા કરે છે અને જ્યારે તેઓ ચેતાકોષ ટર્મિનલના સંપર્ક માં આવે છે ત્યારે વિધુતીય સંકેત શરુ થાય છે અને મુસાફરી કરે છે આ રીતે ચેતોયાગમ અને ચેતોયાગમીય સંગમસ્થાન કાર્ય કરે છે મગજના કોષોનું ઈંધણ ઓક્સિજન અને ગ્લુકોઝ છે મગજના કોષો પાસે પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન અને ગ્લુકોઝ ઈંધણ તરીકેના વપરાશ માટે ઉપલબ્ધ હોવું જ જોઇએ મગજનું પડકારજનક કાર્ય વધારે પડતા ઈંધણ નો વપરાશ છે જેમ તમે બધાએ અનુભવ કર્યો હશે તમારી લેખન પરીક્ષામાં આપણું મગજ ખૂબ ઝડપથી કાર્ય કરે છે તમારામાંથી મોટા ભાગના લોકો વધુ પાણી પીવા માંગે છે તેમાંથી ઓક્સિજ મળે છે મગજ દ્વારા ચેતાકોષના સંકેતોને ગતિ માટે પાણી ખૂબ જ જરૂરી છે પાણીની ઓછી સન્દ્રતાં આ સંકેતોનો દર અને કાર્યક્ષમતાને ઘટાડે છે અને ફેફસામાં લોહીના પ્રવાહમાં અસરકારક ઓક્સિજનના સ્થાળાંતર માટે પણ પાણી ભૂમિકા ભજવે છે તેથી પાણી બહુવિધ ભૂમિકાઓ ભજવે છે અને મગજને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે આ મુજબ દર 10 કીલો શરીરના વજન માટે દરરોજ 250 મીલી પાણીની ભલામણ કરવામાં આવે છે એટલે કે ઓછા માં ઓછું તમને એટલી જરૂર હોય છે આપણે ફરી પાછા શિક્ષક અને મગજ વિશે વાત કરીશું શિક્ષકનું કાર્ય મગજ બદલવાનું છે અધ્યાપન અને શીખવાના શબ્દના ઊપયોગ કરવાને બદલે તેનું કામ મગજ બદલવાનું છે તેમ કહીએ કે તે શું બદલી રહ્યા છે તેની રચના અને કામગીરી વિશે કંઈક જાણવું સારું છે અને શૈક્ષણિક ન્યૂરોસાયન્સ ની વર્તમાન સ્થિતિથી પણ પરિચિત થાઓ સોસા દ્વારા - " મગજ કેવી રીતે શીખે છે" એ સરળતાથી વાંચી શકાય તેવું પુસ્તક છે એ એક પુસ્તક આપણે શરૂઆત માટે ભલામણ કરશું ઈન્ટરનેટ પર પુષ્કળ મટીરિયલ છે તમે શીખવાના પાસાઓ અને તેના મગજના કેટલાક પાસાઓ સાથે સંબંધો અને નિર્ભરતાનું અન્વેષણ કરી શકો છો તમે તેના વિશે 500 શબ્દોમાં લખી શકો છો અને જો તમે આ ચોક્ક્સ ઈમેલ આઈડી પર મોકલશો તો પ્રસંશાપાત્ર થશે tale com આગળના એકમમાં આપણે શરીરરચના વિશે નહી જોઈએ પરંતુ એવું માની ને ચાલુ રાખીશું કે આપણે તેના વિશે કંઈક જાણીએ છીએ મગજનું રસાયણશાસ્ત્ર અથવા મગજની રચના દ્વારા પ્રવૃત્તિઓ કેવી રીતે પ્રભાવિત થાય છે આપનો ખુબ ખુબ આભાર